અત્યાર સુધી આપણે કમ્પ્રેશન મેમ્બરની ડિઝાઇન સ્ટ્રેન્થ વિશે ચર્ચા કરી છે એટલે કે કમ્પ્રેશન મેમ્બરની સ્ટ્રેન્થની ગણતરી કેવી રીતે કરવી તે અમે સમજી ગયા છીએ કે જો કમ્પ્રેશન મેમ્બરનું પરિમાણ એટલે કે સભ્યનું ક્રોસ સેક્શનલ ડાયમેન્શન આપવામાં આવ્યું હોય અને સભ્યનો પ્રકાર આપવામાં આવે તો પછી આપણે તે સભ્યની તાકાત શોધી શકીએ છીએ આજે હું ચર્ચા કરીશ કે કમ્પ્રેશન મેમ્બરનેcompressi કેવી રીતે ડિઝાઇન કરવું એટલે કે જ્યારે લોડ આપવામાં આવે ત્યારે યોગ્ય વિભાગ કેવી રીતે શોધવો હવે યોગ્ય વિભાગ શોધવા માટે પહેલા આપણે નક્કી કરવું પડશે કે આપણે કયા પ્રકારનો વિભાગ પસંદ કરવા જઈ રહ્યા છીએ તે I વિભાગ હોઈ શકે છે તે ચેનલ વિભાગ હોઈ શકે છે તે કોણ વિભાગ હોઈ શકે છે તે બિલ્ટ અપ વિભાગ હોઈ શકે છે તેથી જરૂરિયાત મુજબ આપણે ચોક્કસ પ્રકારનો વિભાગ પસંદ કરવો પડશે તે બિલ્ટ અપ અથવા ચોક્કસ વ્યક્તિગત વિભાગ હોઈ શકે છે પછી કયા પ્રકારનો અર્થ શું હશે તે વિભાગનું પરિમાણ શું હશે વિભાગનું કદ શું હશે આપણે કેવી રીતે નક્કી કરીએ છીએ અહીં એક પુનરાવર્તિત પ્રક્રિયા છે જેને આપણે અનુસરવી પડશે કારણ કે જો આપણે ડિઝાઇન તાકાત ગણતરી Pd જોઈએ છીએ તો બળ સંકુચિત બળ ડિઝાઇન સંકુચિત બળ Pd બરાબર છે તમે જાણો છો કે Ae માં fcd હવે આપણે Ae નથી જાણતા કારણ કે આપણે વિભાગના પરિમાણને જાણતા નથી તેથી અસરકારક વિસ્તાર આપણે જાણતા નથી અમે સભ્યના સંકુચિત તાણને સ્વીકાર્ય સંકુચિત તણાવ પણ જાણતા નથી કારણ કે તે પાતળી ગુણોત્તર પર આધાર રાખે છે ફરીથી પાતળો ગુણોત્તર જીરેશનની ત્રિજ્યા પર આધાર રાખે છે ગિરેશનની ત્રિજ્યા વિભાગના પરિમાણ પર આધારિત હશે તેથી બંને પરિમાણો અજાણ્યા છે તેથી અને બંને પરિમાણો એકબીજા પર આધારિત છે તેથી વિભાગના પરિમાણને શોધવા માટે કોઈ રેખીય પ્રક્રિયા નથી તેથી આપણે શું કરવાની જરૂર છે કાં તો આપણે ચોક્કસ અર્થો ધ્યાનમાં લેવા પડશે આપણે ચોક્કસ સંકુચિત તાણ fcd ધારણ કરવું પડશે પછી આપણે જરૂરી વિસ્તાર શોધી શકીએ છીએ અને પછી ફરીથી આપણે ડિઝાઇન માટે જઈ શકીએ છીએ અથવા સીધા જ fcd શોધી શકીએ છીએ અમે સામાન્ય રીતે fcd ગણીએ છીએ 4 થી 0 4fy થી 0 6fy સામાન્ય રીતે આપણે ધ્યાનમાં લઈએ છીએ જો કે આ એક અજમાયશ પ્રક્રિયા છે એટલે કે શરૂઆતમાં આપણે તેની સાથે શરૂઆત કરી શકીએ છીએ અને પછી આપણે કરીશું આપણે અંતે સમજી શકીશું કે આપણે જે સભ્ય પસંદ કવા જઈ રહ્યા છીએ તે બરાબર છે કે નહીં જો તે સારું નથી પછી કાં તો આપણે પરિણામો અનુસાર વધારવું અથવા ઘટાડવું પડશે નહિંતર આપણે એ પણ ધ્યાનમાં લઈ શકીએ કે લેમ્બડા જીરેશનની ત્રિજ્યાનું મૂલ્ય ધરાવે છે હવે જો આપણે જાણીએ તો કોષ્ટક 9 માંથી આપણે fcd નું મૂલ્ય શોધી શકીએ છીએ તેથી કાં તો આપણે જીરેશનની ત્રિજ્યા પસંદ કરી શકીએ અથવા આપણે સીધા જ fcd પસંદ કરી શકીએ પછી આપણે જવું પડશે હવે ચાલો જોઈએ કે આપણે કયા સ્ટેપ્સ ફોલો કરવા જોઈએ તેથી મેં અહીં એવા સ્ટેપ્સ લખ્યા છે કે જેને કોમ્પ્રેસિવ મેમ્બર ડિઝાઇન કરવા માટે અનુસરી શકાય છે પહેલા આપણે શું કરી શકીએ કે જે યોગ્ય ડિઝાઇન કમ્પ્રેશન સ્ટ્રેસ fcd ધારે તે 0 4fy થી 0 6fy હોઈ શકે છે હવે જો પાતળો ગુણોત્તર ઓછો હોય તો આપણે થોડી ઊંચી બાજુને ધ્યાનમાં લઈ શકીએ જો પાતળો ગુણોત્તર વધારે હોય તો આપણે નીચલી બાજુને ધ્યાનમાં લઈ શકીએ પરંતુ આપણને પાતળો ગુણોત્તર ખબર નથી પણ આપણે અસરકારક લંબાઈ સભ્યની લંબાઈ જાણીએ છીએ તેથી જો સભ્યની લંબાઈ વધારે હોય તો આપણે ઓછી કિંમત પસંદ કરવી પડશે અને જો અસરકારક લંબાઈ ઓછી હોય તો આપણે ઊંચી કિંમત પણ પસંદ કરી શકીએ છીએ તો આ રીતે આપણે શરૂ કરી શકીએ પછી આપણે તે અસરકારક વિભાગીય વિસ્તાર શું શોધી શકીએ તેથી જો આપણે ચોક્કસ fcd મૂલ્ય ધારીએ તો પછીના પગલામાં આપણે અસરકારક વિભાગીય વિસ્તાર Ae શોધી શકીએ છીએ હવે એક વાર આપણે Ae શોધી લઈએ પછી આપણે SP 6 યોગ્ય વિભાગ શોધી શકીએ છીએ એક વિભાગ પસંદ કરવાનો છે જે અસરકારક વિસ્તાર જરૂરી આપે છે અને પછી r લઘુત્તમ ગણતરી કરે છે તેનો અર્થ એ કે અસરકારક વિસ્તારથી આપણે યોગ્ય વિભાગ શોધી શકીએ છીએ જેનો અર્થ એ છે કે તે કોણ વિભાગ છે કે ચેનલ વિભાગ જે આપણે પહેલા પસંદ કરવાનો છે પછી કયો વિભાગ વધુ છે એટલે કે કયા વિભાગનો વિસ્તાર આના કરતા વધુ છે બહાર પછી આપણે તે ચોક્કસ વિભાગ પસંદ કરી શકીએ છીએ પછી જો આપણે કોઈ ચોક્કસ વિભાગ પસંદ કરીએ તો આપણે તે મૂલ્યનું લઘુત્તમ આર શોધી શકીએ છીએ અને તે પણ આપણે સીધા SP 6 માં કોષ્ટકમાંથી શોધી શકીએ છીએ અથવા જો આપણે બિલ્ટ અપ વિભાગનો ઉપયોગ કરીએ છીએ તો આપણે તેનો અર્થ શોધવાનો રહેશે ગણતરી કરવી પડશે આપણે શોધવાનું છે આગળનું પગલું એ છે કે આપણે અસરકારક લંબાઈ જાણી શકીએ પછી આપણે પાતળો ગુણોત્તર શોધી શકીએ કારણ કે જો આપણે અંતિમ સ્થિતિ જાણીએ અને પછી આપણે અસરકારક લંબાઈ શોધી શકીએ અને પછી l દ્વારા r લઘુત્તમ ગુણોત્તર અને પાતળો ગુણોત્તર હવે જો હું પાતળો ગુણોત્તર જાણું છું તો હું સીધા ટેબલ 9 માંથી fcd મૂલ્ય શોધી શકું છું અથવા fcd મૂલ્યની ગણતરી દ્વારા હું ગણતરી કરી શકું છું અને એકવાર fcd મૂલ્યની ગણતરી કરવામાં આવે તો અમે ભાર વહન ક્ષમતા શોધી શકીએ છીએ હવે જો લોડ વહન કરવાની ક્ષમતા બાહ્ય લોડ Pd કરતાં વધુ હોય તો આપણે કહી શકીએ કે સભ્ય બરાબર છે એટલે કે ડિઝાઇન બરાબર છે જે પણ વિભાગ આપણે પસંદ કર્યો છે તે ઠીક છે અન્યથા આપણે ઉચ્ચ વિભાગ પસંદ કરવો પડશે અને આપણે પગલું 3 પર જવું પડશે ફરીથી અને પછી આપણે ઉચ્ચ વિભાગ પસંદ કરવો પડશે અને જો આપણે જોઈએ કે લોડ વહન ક્ષમતા જો લોડ વહન ક્ષમતા ઘણી વધારે હોય તો બાહ્ય બળ તો આપણે સભ્યનું કદ વિભાગનું કદ ઘટાડવું પડશે કારણ કે અન્યથા તે વધુ રૂઢિચુસ્ત હશે તે બિનઆર્થિક હશે તેથી તેને આર્થિક બનાવવા માટે આપણે એક વિભાગને એવી રીતે પસંદ કરવો પડશે કે બાહ્ય બળ અને ડિઝાઇન સંકુચિત બળ વધુ કે ઓછા સમાન હોય અને ડિઝાઇન સંકુચિત બળ બાહ્ય બળ કરતા સહેજ વધુ હશે તો તે આર્થિક હશે તો આ રીતે પુનરાવર્તિત પ્રક્રિયા દ્વારા આપણે સંકુચિત સભ્યની રચના કરી શકીએ છીએ હવે લેમ્બડા વેલ્યુ શોધવાની બીજી રીત એટલે fcd ની જગ્યાએ કોઈ લેમ્બડા પસંદ કરી શકે છે જે આ કોષ્ટકમાં આપેલ છે લગભગ આપણે પાતળો ગુણોત્તરનો આ સેટ પસંદ કરી શકીએ છીએ જેમ કે સિંગલ એંગલ સેક્શનના કિસ્સામાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ એટલે કે આપણે પાતળીપણું પસંદ કરી શકીએ છીએ 100 થી 150 નો ગુણોત્તર ચેનલ વિભાગના કિસ્સામાં સિંગલ ચેનલ વિભાગ 90 થી 150 પસંદ કરી શકાય છે જો તે 80 થી 120 હોય તો ડબલ એંગલ ડબલ ચેનલ માટે સ્લેન્ડરનેસ રેશિયો વેલ્યુ 40 થી 80 ઘણી ઓછી ગણી શકાય તેવી જ રીતે સિંગલ I વિભાગો 80 થી 150 ડબલ I વિભાગો 30 થી 60 તેથી આ l થી r મૂલ્ય દ્વારા આપણે કોષ્ટક 9 માંથી fcd મૂલ્ય શોધી શકીએ છીએ અને પછી આપણે ચોક્કસ વિભાગ શોધી શકીએ છીએ અને પછી આપણે પુનરાવર્તિત કરી શકીએ છીએ તેથી જો હું આ ઉદાહરણમાં જઈશ તો આ સ્પષ્ટ થશે હવે મેં સંકુચિત સભ્યને ડિઝાઇન કરવા માટે એક ઉદાહરણ આપ્યું છે હવે ડિઝાઇન કરો જો હું જોઉં તો અહીં લખેલું છે કે 250 કિલોન્યુટનનો અક્ષીય ભાર વહન કરતા સંકુચિત સભ્યની રચના કરો સભ્યની અસરકારક લંબાઈ 3 મીટર છે બરાબર અને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સ્ટાર ઓરિએન્ટેશનમાં સભ્યને 2 સમાન ખૂણા સાથે ડિઝાઇન કરો હવે આકૃતિમાં ઓરિએન્ટેશન બતાવવામાં આવ્યું છે હવે ડિઝાઇન કરવા જતાં પહેલાં અમુક બાબતો પહેલેથી જ કહેવામાં આવી છે જેમ કે આપણે એક સમાન કોણ વિભાગ 2 સમાન કોણ વિભાગ પસંદ કરવાનો છે એક સમાન કોણ વિભાગ નહીં 2 સમાન કોણ વિભાગ પસંદ કરવો પડશે અને તે સ્ટાર ઓરિએન્ટેશન હશે આપણે ગસેટ પ્લેટની એક જ બાજુએ ગસેટ પ્લેટની વિરુદ્ધ બાજુએ 2 એંગલ સેક્શનનો બેક ટુ બેક ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ આ કિસ્સામાં તેણે ઉલ્લેખ કર્યો છે કે આપણે તેને સ્ટાર ઓરિએન્ટેશન બનાવવું પડશે અને આપણે બરાબર એંગલ સેક્શનનો ઉપયોગ કરવો પડશે તો તે મુજબ અમે જાણવાનો પ્રયત્ન કરીશું હવે જો સ્ટાર ઓરિએન્ટેશનમાં સ્ટાર એંગલ સેક્શનનો ઉપયોગ કરવામાં આવે તો તમે જુઓ કે આપણે Ixx વેલ્યુ Iyy વેલ્યુ એ જ રીતે Iuu અને Ivv શોધી શકીએ છીએ હવે આના પરથી આપણે જોઈ શકીએ છીએ કે માઇનોર અક્ષ vv હશે માફ કરશો આ કિસ્સામાં અહીં uu હશે તેથી મારે ruu શોધવાનું છે જે ન્યૂનતમ હશે મારે ruu મૂલ્ય શોધવાનું છે અને uu વિશે તે ઝડપથી બકલ થશે તેથી મારે uu અક્ષ વિશેના સંયુક્ત વિભાગની જડતાની ક્ષણ અને પછી gyrationની ત્રિજ્યા શોધવાની છે uu અક્ષ પછી મારે પાતળો ગુણોત્તર શોધવાનો છે હવે ચાલો આપણે ડિઝાઇન પ્રક્રિયામાંથી પસાર થઈએ તેથી પ્રથમ હું fcd મૂલ્ય શોધી શકું છું એટલે કે હું યોગ્ય fcd મૂલ્ય ધારી શકું છું જે 0 4fy થી 0 6fy કહેવામાં આવ્યું હતું હવે ચાલો બિંદુને 0 5fy કહીએ બરાબર તેથી જો હું 0 5fy તરીકે fcd નો ઉપયોગ કરું તો તેનો અર્થ 0 5 માં 250 એટલે કે 125 MPa તેથી Ae જરૂરી ક્ષેત્રફળ હું શોધી શકું છું કે Pd હશે Pd 250 kilonewton by fcd fcd મૂલ્ય 125 છે તેથી આમાંથી હું 2000 મિલીમીટર ચોરસ શોધી શકું છું તેનો અર્થ એ છે કે Ae 2000 મિલીમીટર ચોરસ હશે તેનો અર્થ એ કે સિંગલ એન્ગલનો ક્રોસ સેક્શનલ એરિયા લગભગ 2000 બાય 2 એટલે 1000 મિલીમીટર ચોરસ હોવો જોઈએ તેથી મારે એક વિભાગ એટલે કોણ વિભાગ જોવો છે જ્યાં વિસ્તાર 1000 મિલીમીટર ચોરસ કરતા થોડો વધારે છે અને તે સમાન કોણ વિભાગ હોવો જોઈએ તેથી SP 6 ના કોષ્ટક 3 પર આવતાં હું ISA 90 બાય 90 વિભાગ શોધી શકું છું જે 6 બાય 6નો એક સમાન વિભાગ છે તો તેનો વિસ્તાર 1047 બનશે જે 1000 કરતાં થોડો વધારે છે બરાબર તેથી મારી પાસે આ રીતે છે એક ખૂણો વિભાગ પસંદ કર્યો અને હું હવે SP 6 થી Cx Cy વગેરેની કિંમત શોધી શકું છું તેથી Cx Cy હું 24 2 rx અને ry તરીકે શોધી શકું છું કારણ કે તે કોણ સમાન કોણ વિભાગ છે તેથી હું rx અને ry નો અર્થ કરી શકું છું સમાન હશે જે 27 7 છે અને ru મૂલ્ય 35 છે અને rv મૂલ્ય 17 5 છે આ વ્યક્તિગત કોણ વિભાગની મિલકત છે હવે મારે સંયુક્ત વિભાગની મિલકત શોધવાની છે તેથી સંયુક્ત વિભાગની મિલકત A ડૅશ તરીકે શોધી શકાય છે સંયુક્ત વિભાગનો વિસ્તાર 2 ટુ 1047 હશે જે 2094 હશે અને ચાલો ગસેટ પ્લેટ ગસેટ પ્લેટનો ઉપયોગ કરીએ અને તેની જાડાઈ 10 મીમી છે ઠીક છે તેથી જો આપણે 10 મીમીની ગસેટ પ્લેટનો ઉપયોગ કરીએ તો હું Ix ની કિંમત શોધી શકું છું તેથી I dash x આપણે શોધી શકીએ છીએ I dash x 2 માં Ix plus A માં Cx plus tg બાય 2 આખા ચોરસ બરાબર તેથી જો આપણે કોણનું ઓરિએન્ટેશન જોઈએ તો તે કંઈક આના જેવું છે તેથી ગસેટ પ્લેટની આ જાડાઈ 10 મીમી છે બરાબર તેથી Ix હું આ રીતે શોધી શકું છું Ix એટલે આ દિશામાં Ix અને Iy આ દિશામાં હશે અને Ix અને Iy સમાન હશે તો ચાલો Ix એટલે કે સંયુક્ત વિભાગ શોધીએ તો અહીં હું r આડંબર x શોધી શકું છું કારણ કે I ડૅશ x A ડૅશ દ્વારા તેથી I ડેશ x A ડેશ દ્વારા એટલે 2A તેથી આ I dash x એટલે 2Ix તરીકે શોધી શકાય છે તેથી હું 2 માં Ix વત્તા A માં Cx શોધી શકું છું વત્તા tg બાય 2 આખા ચોરસ બાય 2A તો આમાંથી હું Ix બાય A વત્તા Cx વત્તા tg બાય 2 આખા ચોરસ શોધી શકું છું તો Ix બાય A એટલે rx ચોરસ એટલે rx ચોરસ વત્તા તેથી આ વર્ગમૂળ હશે તો rx ચોરસ વત્તા Cx વત્તા tg બાય 2 આખા ચોરસ તો rx dash ખાલી હું આ સૂત્રમાંથી શોધી શકું છું તેથી rx ડૅશ ખાલી સમાન બનશે કારણ કે ry ડૅશ બરાબર rx મૂલ્ય 27 7 છે Cx છે 24 2 છે tg છે 10 તેથી આમાંથી હું rx ડેશ અને ry ડૅશ 40 25 મિલીમીટર તરીકે શોધી શકું છું બરાબર હવે એ જ રીતે rv ડૅશ શોધી શકાય છે rv ડૅશ સમાન રીતે હશે હું શોધી શકું છું કે rv ડૅશની કિંમત rv ચોરસ વત્તા 2 માં Cy વત્તા tg બાય 2 આખા ચોરસ બરાબર છે તો આમાંથી હું 17 5 ચોરસ વત્તા 2 માં 24 2 વત્તા 10 બાય 2 પૂર્ણ વર્ગ તરીકે rv શોધી શકું છું તેથી આમાંથી આરવી ડેશનું મૂલ્ય 44 85 મિલીમીટર થશે અને ru ડૅશ ફક્ત ru હશે ru ડૅશ ru હશે જેથી તે 35 મિલીમીટર હશે તેથી આપણે rx ડેશ ry ડેશ ru ડેશ rv ડેશ શોધી શકીએ છીએ તેથી આ ચારમાંથી r લઘુત્તમ મેળવી શકાય છે તેથી r લઘુત્તમ મૂળભૂત રીતે ru અથવા ru ડેશ હશે જે 35 હશે બરાબર અને અસરકારક લંબાઈ le આપણે 0 85l તરીકે શોધી શકીએ છીએ જે 0 85 માં 3000 બરાબર 2550 હશે તેથી એકવાર આપણે અસરકારક લંબાઈનું મૂલ્ય શોધી લઈએ તો હું ત્રિજ્યા લેમ્બડા સ્લેન્ડરનેસ રેશિયો શોધી શકું છું તેથી પાતળો ગુણોત્તર le બાય r લઘુત્તમ હશે તેથી le છે 2550 r લઘુત્તમ 35 છે તેથી આમાંથી હું 72 86 તરીકે મૂલ્ય શોધી શકું છું જે સ્વીકાર્ય પાતળી ગુણોત્તર કરતાં ઓછું છે તેથી આ ઠીક છે અને આપણે જાણીએ છીએ કે આ એક એંગલ સેક્શન છે તેથી બકલિંગ ક્લાસ C નો ઉપયોગ કરવામાં આવશે તેથી fcd ની કિંમત શોધવા માટે કોષ્ટક 9c યોગ્ય રહેશે તેથી fcd મૂલ્ય હું fy 250 ના કોષ્ટક 9c સંવાદદાતામાંથી શોધી શકું છું જે 152 ઓછા 136 બાય 10 માં 2 86 હશે આ 72 86 છે તેથી આ 70 માટે લેમ્બડા છે અને 80 માટે આ લેમ્બડા છે તેથી પ્રક્ષેપ દ્વારા આપણે શોધી શકીએ છીએ 147 42 MPa તરીકે મૂલ્ય તેથી fcd મૂલ્ય આપણે 147 42 તરીકે શોધી શકીએ છીએ તેથી સભ્યની સભ્યતાની તાકાત Ae ને fcd માં શોધી શકાય છે કહો કે 147 42 એ fcd મૂલ્ય છે અને Ae 2094 છે તેથી આ 308 7 કિલોન્યુટન આવી રહ્યું છે તેથી સભ્ય સલામત છે કારણ કે તે 250 કિલોન્યુટન કરતાં વધુ છે તો આપણે અહીં શું જોઈ શકીએ છીએ કે આપણે ચોક્કસ fcd મૂલ્ય ધારણ કર્યું છે અને fcd મૂલ્યના આધારે અમને એક ચોક્કસ વિભાગ મળ્યો અને તે ચોક્કસ વિભાગને શોધ્યા પછી અમે તે વિભાગની મજબૂતાઈ શોધવાનો પ્રયાસ કરીએ છીએ અને અમે તે વિભાગની મજબૂતાઈ જોઈ શકીએ છીએ 7 કિલોન્યુટન છે જે લાગુ કરાયેલ લોડ કરતા ઘણું વધારે છે તેથી સૈદ્ધાંતિક રીતે સભ્ય સલામત હોવા છતાં આપણે શું કરવું જોઈએ આપણે સભ્યનું કદ ઘટાડવું જોઈએ અને આપણે જોવું જોઈએ કે કયા સભ્યમાં તે નજીવો સુરક્ષિત રહેશે તો એકવાર તે થઈ જાય હવે ધારો કે આપણે આને સુરક્ષિત બનાવી રહ્યા છીએ અને અમે આ વિભાગનો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી જો આ વિભાગનો ઉપયોગ કરવામાં આવે તો અમને જે મળ્યું છે તેનો ઉપયોગ કરવામાં આવે છે તો આપણે ટેક વેલ્ડીંગ માટે જવું પડશે કારણ કે બે વિભાગો બે વિભાગ છે તે યોગ્ય પ્લેસમેન્ટ કરવા માટે અલગ અલગ જગ્યાએ ટેક કરવાના છે ઠીક છે તેથી લંબાઇ સાથે સ્થાનિક બકલિંગ ટાળવા માટે અમારે ટેક વેલ્ડીંગtake welding પ્રદાન કરવાની જરૂર છે અને કલમ 7 1 કલમ 7 1 મુજબ લેમ્બડા ઇ મૂલ્ય 0 6 લેમ્બડા કરતા ઓછું હોવું જોઈએ તેથી આપણે lambda e શોધીશું સ્થાનિક બકલિંગ માટેનો અર્થ બે ટેક વેલ્ડીંગ વચ્ચે લેમ્બડા ઇ શોધવાનો છે અને તે લેમ્બડા અથવા 40 માં 0 6 કરતા ઓછો હોવો જોઈએ જે ઓછું હોય તે હોવું જોઈએ તો આ કિસ્સામાં આ મૂલ્ય 0 6 માં 72 પોઈન્ટ 72 86 માં આવી રહ્યું છે કે 43 72 અથવા 40 બેમાંથી જે ઓછું હોય તો આપણે lambda e મૂલ્યને 40 તરીકે ગણી શકીએ ઠીક છે તેથી lambda e મૂલ્ય 40 છે જો આ S છે તો અંતર પછી હું rv દ્વારા S તરીકે lambda e શોધી શકું છું એટલે gyration ની ત્રિજ્યા એટલે લઘુત્તમ ત્રિજ્યા છે તેથી અને તે 40 હોવી જોઈએ તેથી જો હું આને ધ્યાનમાં લઈશ તો હું rv માં લેમ્બડા e તરીકે S નું મૂલ્ય શોધી શકું છું 40 માં rv એ વ્યક્તિગત સભ્યની લઘુત્તમ ત્રિજ્યા છે જે 17 તેથી આ 700 mm હશે તેનો અર્થ એ છે કે જ્યારે સભ્યોને ટેક કરવામાં આવે છે ઉદાહરણ તરીકે કહો કે તે અહીં ટેક કરવામાં આવ્યું છે તેથી આ અંતર 700 હશે અને હવે આપણે ટેક વેલ્ડીંગ બનાવવાનું છે એટલે કે જો આપણે વેલ્ડીંગ કરીએ તો મારે વેલ્ડનું કદ શોધવાનું છે તેથી આપણે જાણીએ છીએ કે વેલ્ડને ટ્રાંસવર્સ ફોર્સનો પ્રતિકાર કરવા માટે ડિઝાઇન કરવામાં આવે છે અને ટ્રાન્સવર્સ ફોર્સ લોડના 2 5 ટકા ગણવામાં આવે છે તેથી 2 5 ટકા લોડનો અર્થ થાય છે 2 5 માં 250 બાય 100 એટલે કે 6 25 કિલોન્યુટન એટલે કે આ ટ્રાંસવર્સ લોડને વહન કરવા માટે મારે વેલ્ડ ડિઝાઇન કરવું પડશે તેથી જો આપણે વેલ્ડની 5 મીમી વેલ્ડ સાઇઝ 5 મીમી તરીકે વાપરીએ તો વેલ્ડની લંબાઈ હું શોધી શકું છું તેથી વેલ્ડની લંબાઈ P બાય te fu બાય રૂટ 3 ગામા mw હશે તેથી જો હું P નું મૂલ્ય 6 25 મૂકું તો ટ્રાંસવર્સ લોડ જે અક્ષીય ભાર P બાય te ના 2 5 ટકા છે તે 0 7 માં S છે એટલે કે 5 છે વેલ્ડનું કદ fu 410 બાય રૂટ 3 ગામા mw છે આપણે સોફ્ટ વેલ્ડનો ઉપયોગ કરીને 1 25 ગણી શકીએ તેથી તે 9 43 mm બની રહ્યું છે તેથી વેલ્ડની લંબાઈ 9 43 mm અથવા 10 mm છે તેનો અર્થ એ છે કે આપણે 5 mm સાઈઝની લંબાઈ 5 mm કદ અને 10 mm લંબાઈ અને 700 mm અંતર સાથે ટેક વેલ્ડીંગ પ્રદાન કરી શકીએ છીએ આ આપણે કરવાનું છે ખરું તો આપણે અહીં જોયું કે ટેક વેલ્ડીંગ કેવી રીતે બનાવવું અને ટેક વેલ્ડીંગ માટે વેલ્ડનું વિતરણ વેલ્ડનું કદ અને વેલ્ડની લંબાઈ કેવી રીતે શોધી શકાય હવે હું જે અગાઉ કહેવા જઈ રહ્યો હતો તે ફરી એક વાર હું પુનરાવર્તિત કરવા માંગુ છું કે આ કેસ માટે આપણે જોયું છે કે લોડ 250 કિલોન્યુટન આવી રહ્યો છે જ્યારે પણ આપણે અહીં ધારી સેક્શન કર્યું છે ત્યારે અમને લોડ વહન કરવાની ક્ષમતા 308 7 કિલોન્યુટન મળી છે તેનો અર્થ એ છે કે આપણે આર્થિક વિભાગ મેળવવા માટે ડિઝાઇનને પુનરાવર્તિત કરવી પડશે કારણ કે જો આપણે આ વિભાગનો ઉપયોગ કરીએ તો તે આર્થિક રહેશે નહીં પરંતુ આ એક tds કામ છે તેથી તે હંમેશા વધુ સારું છે કે આપણે આપણી જાતે પ્રોગ્રામ બનાવીએ અને તેનો ઉપયોગ કરીએ જો આપણે પ્રોગ્રામ બનાવીએ અને કરીએ તો આપણે આર્થિક વિભાગ શોધી શકીએ છીએ કારણ કે પ્રોગ્રામિંગમાં જો આપણે એલ્ગોરિધમ યોગ્ય રીતે બનાવીએ તો જરૂરી માત્રામાં પુનરાવૃત્તિ આપોઆપ થઈ જશે તેથી આપણે કંઈ કરવાની જરૂર નથી એટલે કે એક વખત આપણે કોઈ પ્રોગ્રામ ડેવલપ કરી લઈએ પછી આપણે એક આર્થિક વિભાગ શોધી શકીએ છીએ કારણ કે કોમ્પ્યુટર અલ્ગોરિધમમાં પુનરાવૃત્તિ કરવામાં આવશે તેથી પુનરાવૃત્તિ દ્વારા તે શોધશે કે તે હાથ ધરવા માટે કયો વિભાગ શ્રેષ્ઠ રહેશે ઘણો બાહ્ય ભાર તો અહીં હું માત્ર એક પ્રદર્શન બતાવીશ અહીં તમે જુઓ છો કે મેં એક પ્રોગ્રામ વિકસાવ્યો છે એટલે કે મારા વિદ્યાર્થીઓએ MATLAB પર્યાવરણનો ઉપયોગ કરીને કમ્પ્રેશન મેમ્બરની ડિઝાઇન માટે એક પ્રોગ્રામ વિકસાવ્યો છે અને તે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ આધારિત પ્રોગ્રામ વિકસાવવામાં આવ્યો છે તેથી ત્યાં આ સમસ્યા દર્શાવવામાં આવી છે કે 50 કિલોન્યુટનના પરિબળ લોડને વહન કરવા માટે સિંગલ એંગલ ડિસ્કન્ટિન્યુઅસ સ્ટ્રટ ડિઝાઇન કરો તેથી લોડ 50 કિલોન્યુટન છે અને ધારો કે તેના સાંધા વચ્ચેનું અંતર 2 મીટર છે 250 MPa તરીકે fy નો ઉપયોગ કરો તો આ ડેટા વડે આપણે જોઈશું કે જરૂરી વિભાગીય વિસ્તાર કેવી રીતે શોધી શકાય તો આ પહેલા પેજમાં પ્રોગ્રામનું GUI છે તે તમને અલગ અલગ વિકલ્પ બતાવશે અહીં અમે ત્રણ વિકલ્પો બનાવ્યા છે માત્ર એક સિંગલ એંગલ સેક્શન છે બીજો એક જ બાજુએ ડબલ એંગલ સેક્શન છે અને સામેની બાજુએ ડબલ એંગલ સેક્શન છે આ ત્રણ માટે કેસો આપણે વિકસાવવાના હોય તેવા અન્ય કેસો માટે અમે પ્રોગ્રામ વિકસાવ્યો છે તેથી જેઓ વિકાસ કરવા માગે છે તેઓ એલ્ગોરિધમ એવી રીતે બનાવી શકે છે કે એંગલ સેક્શનના વિવિધ પ્રકારના ઓરિએન્ટેશનનો ઉપયોગ કરી શકાય તો આ કેસ માટે જેમ કે સિંગલ એંગલ સેક્શન કહેવામાં આવ્યું છે તેથી આપણે સિંગલ એંગલ સેક્શન પર ક્લિક કરવું પડશે તો તે આ પ્રકારનો સેક્શન બતાવશે અને પછી જો આપણે એન્ટર ઈનપુટ વેલ્યુ પર ક્લિક કરીશું તો તે આગળના પેજ પર જશે આગલા પૃષ્ઠમાં તમે જુઓ છો કે તે દર્શાવવામાં આવ્યું છે કે ફેક્ટર લોડ તે ખરેખર 50 કિલોન્યુટન હતો અને કમ્પ્રેશન મેમ્બરની અસરકારક લંબાઈ 2 મીટર આપવામાં આવી હતી જે 2000 મિલીમીટર છે અપૂર્ણતા પરિબળ કારણ કે તે કોણ વિભાગ છે તેથી કોષ્ટક 7 નો ઉપયોગ કરીને અપૂર્ણતા પરિબળ પણ આપી શકાય છે પછી મહત્તમ અસરકારક પાતળો ગુણોત્તર કોષ્ટક 3 મુજબ વ્યાખ્યાયિત કરી શકાય છે પછી ગસેટ પ્લેટની જાડાઈ જો આપણે વાપરવા જઈ રહ્યા છીએ તો ડબલ એંગલ સેક્શન તો આપણે ગસેટ પ્લેટની જાડાઈ પ્રદાન કરવી પડશે અન્યથા આપણે 0 આપી શકીએ છીએ કારણ કે અમે કોઈપણ ગસેટ પ્લેટનો ઉપયોગ કરતા નથી પછી આપણે પસંદ કરી શકીએ કે તે સમાન કોણ વિભાગ છે કે અસમાન કોણ વિભાગ જો અસમાન કોણ વિભાગ છે તો ફરીથી અમારી પાસે વિકલ્પ છે કે બાકીનો પગ મોટો છે અથવા જોડાયેલ પગ મોટો છે જેનો અર્થ છે કે આપણે તે દિશા અનુસાર પસંદ કરીશું અને તે મુજબ ગણતરી કરવામાં આવશે પછી કોષ્ટક 5 મુજબ મટીરીયલ સ્ટ્રેન્થનો અર્થ છે મટીરીયલ સ્ટ્રેન્થ ગામા m0 માટે ફેક્ટર કે જેની ગણતરી કરવામાં આવશે જો આપણે અહીં ક્લિક કરીએ જો આપણે ચેક બોક્સ આપોઆપ આપીએ તો તે વેલ્યુ લેશે અન્યથા અમે અમારી પસંદ કરેલી કિંમત પણ મૂકી શકીએ છીએ તેવી જ રીતે Fe410 ગ્રેડના સ્ટીલની જેમ જો તમે ઉપયોગ કરો છો તો આપોઆપ તેની અંતિમ તાણ શક્તિ અને ઉપજ શક્તિ દર્શાવવામાં આવશે અન્યથા તમે અમારી જાતે પણ પ્રદાન કરી શકો છો પછી આપણે આગળ જવું પડશે તેથી જો આપણે આગળ જઈએ તો આ પ્રકારનું પેજ આવશે જ્યાં આપણે જે પણ ડેટા આપ્યો છે તે દર્શાવવામાં આવ્યો છે એટલે હવે જો આપણે જોઈએ કે જો કોઈ ડેટા ભૂલથી થઈ ગયો હોય તો તેનો અર્થ એ કે જો આપણે અમુક ડેટા આપ્યો હોય તો આપણે પાછળ જઈ શકીએ છીએ અમે પાછા જઈ શકીએ છીએ અને અમે યોગ્ય ડેટા પ્રદાન કરી શકીએ છીએ અન્યથા અમે પૂછી શકીએ છીએ એટલે કે અમે ચોક્કસ વિભાગને તપાસો પર ક્લિક કરી શકીએ છીએ ચોક્કસ વિભાગને તપાસો એટલે અમે એક માધ્યમ આપી શકીએ જો અમે અહીં ક્લિક કરી શકીએ તો તે SP માં ઉપલબ્ધ અલગ વિભાગ બતાવશે 6 તેથી આપણે ચોક્કસ વિભાગને તપાસી શકીએ છીએ ઉદાહરણ તરીકે ISA 90 બાય 90 બાય 10 હવે જો તે ઠીક છે તો તે બરાબર બતાવશે અન્યથા તે બતાવશે કે તે અસુરક્ષિત છે અને જો આપણે તેના પર ક્લિક કરો કે જે આર્થિક વિભાગ શોધે છે તો તે ઓછામાં ઓછા એકથી શરૂ થશે અને તે દરેક કેસ માટે તબક્કાવાર વધતા જશે તપાસો કે તે ઠીક છે કે નહીં જો તે ઠીક નથી તો તે આગામી ઉચ્ચ સંસ્કરણ ઉચ્ચ વિભાગ માટે જશે અને પછી તે ફરીથી તપાસ કરશે તેથી આ રીતે પુષ્કળ પુનરાવર્તન થશે અને અંતે તે આર્થિક વિભાગ શોધી કાઢશે આ રીતે પ્રોગ્રામ ચાલે છે તેથી જો આપણે કોઈ ચોક્કસ વિભાગ પસંદ કરી શકીએ જે આપણે બનાવી શકીએ તો આ આઉટપુટ છે જો આપણે અહીં જોશું કે 75 બાય 75 બાય 6 વિભાગ પસંદ કરવામાં આવ્યો છે અને આ તે ઇનપુટ્સ છે જે આપવામાં આવ્યા છે અને આઉટપુટમાં દર્શાવવામાં આવ્યું છે કે fcd વેલ્યુ આવી રહી છે આ અને ડિઝાઇનની સંકુચિત શક્તિ 59 43 આવી રહી છે જ્યારે બાહ્ય બળ 50 કિલોન્યુટન હતું તેથી નજીવો વધારે મૂલ્ય આવી રહ્યું છે અને આમ અસરકારક પાતળો ગુણોત્તર પણ 137 આવે છે અને માન્ય પાતળો ગુણોત્તર 180 હતો તેથી આ રીતે કોઈ મૂલ્યો શોધી શકે છે તેથી આ પ્રોગ્રામના નિદર્શનથી હું જે કહેવા માંગતો હતો તે MATLAB કોડ લખવાનું ખૂબ જ સરળ છે જો તમે ડિઝાઇન પદ્ધતિ જાણતા હોવ જો તમને ખબર હોય કે કમ્પ્રેશન મેમ્બરની તે ડિઝાઇન શક્તિની ગણતરી કેવી રીતે કરવી તો તે જ પ્રોગ્રામમાં લખી શકાય છે અને પછી અમુક લૂપ આપીને આપણે જુદા જુદા વિભાગ સાથે પ્રયાસ કરી શકીએ છીએ અને અંતે આપણે ટ્રાયલ અને એરર પદ્ધતિ દ્વારા યોગ્ય વિભાગ શોધી શકીએ છીએ તો એકવાર જો આપણે આ પ્રકારનો પ્રોગ્રામ વિકસાવીએ તો પછી આપણે ફક્ત તેનો ઉપયોગ કરી શકીએ આપણે બીજું કંઈ કરવાની જરૂર નથી નહીં તો દર વખતે જો તમારી પાસે પ્રોગ્રામ ન હોય તો આપણે દરેક પ્રકારની ગણતરી કરવી પડશે એટલે કે જેઓ છે ડિઝાઈન ઈજનેર જેઓ ડીઝાઈન ફર્મમાં કામ કરતા હોય તેઓ દરેક વખતે ચોક્કસ મેમ્બરને ડીઝાઈન કરવા માટે ગણતરી કરવાની હોય છે પરંતુ એકવાર આપણે કસ્ટમાઈઝ્ડ પ્રોગ્રામ ડેવલપ કરી લઈએ તો દરેક વખતે આટલી મહેનત કરવાની જરૂર નથી આપણે ઉકેલ શોધી શકીએ છીએ માત્ર કાર્યક્રમ ચલાવીને તેથી આ બધું સિંગલ મેમ્બર સિંગલ કમ્પ્રેશન મેમ્બરના સંદર્ભમાં કમ્પ્રેશન મેમ્બરની ડિઝાઇન વિશે છે અથવા ફક્ત સિંગલ એંગલ સેક્શન અથવા ડબલ એંગલ સેક્શન આ આપણે કરીશું બીજા દિવસે આપણે બિલ્ટ અપ સેક્શનનો અર્થ શોધવાનો પ્રયત્ન કરીશું કે બિલ્ટ અપ સેક્શન કેવી રીતે ડિઝાઇન કરવું અને બિલ્ટ અપ સેક્શનની ડિઝાઇન માટે અમારે લેસિંગ અથવા અથવા બેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને સભ્યને તેની ઊંચાઈ અથવા લંબાઈના વ્યવસાય સાથે બાંધવાની જરૂર છે આગામી વર્ગમાં ચર્ચા આભાર